સાઇનુંસોઈડ માટે રેખીય પ્રણાલીનો આ રિસ્પોન્સ એક જ ફ્રિક્વન્સીનો સાઇનુંસોઈડ હોવાથી ચાલો આપણે ઘણી રીતે ખૂબ અનુકૂળ છીએ સૌ પ્રથમ વિશ્લેષણ માટે અને પછી અન્ય કોઈ કોર્સમાં તમે જોશો કે ઘણા સિગ્નલ કેટલાક સાઇનુંસોઈડને વિઘટિત કરી શકે છે તેથી આ મર્યાદિત હોવા છતાં પણ નથી બધા પદ માત્ર સાઇનુંસોઈડ સાથે છે તમે અન્ય કોઈપણ ઇનપુટનો રિસ્પોન્સ પણ મેળવી શકો છો તે થોડો વધારે કષ્ટદાયક છે જેમાં થોડો વધુ શ્રમ સામેલ છે પરંતુ તમે હજી પણ તે કરી શકો છો અને તે પરીક્ષણ માટે પણ કરી શકાય તેથી જ્યારે તમે કોઈ વસ્તુની ચકાસણી કરવા માંગતા હો ત્યારે આખરે શું પરીક્ષણ કરવામાં આવે છે ચાલો કહીએ કે તમારી પાસે પ્રમાણભૂત ઇનપુટ છે અને તમારી પાસે પ્રમાણભૂત ઇનપુટ માટે ગણેલ આઉટપુટ છે જ્યારે તમે પ્રયોગ કરો ત્યારે તે કંઈપણ હોઈ શકે છે તમે આઉટપુટ માપવા સમાન પ્રમાણભૂત ઇનપુટ લાગુ કર્યું છે અને જુઓ કે તે તમારી ગણતરી સાથે મેળ થાય છે કે નહીં પરંતુ પરીક્ષણ કરીને અમારી પાસે તમારી અપેક્ષા મુજબની વસ્તુ છે અને તમે પરીક્ષણ કરો છો તે આપણે જોઈએ છીએ કે તમને જે અપેક્ષા છે તે મળે છે કે નહીં હવે સમસ્યા એ છે કે જો તમે કેટલાક અન્ય ઇનપુટનો ઉપયોગ કરો છો તો સિસ્ટમમાં અન્ય સુવિધાઓ હોઈ શકે છે જે સિગ્નલને બદલી શકે છે પરંતુ હા ચાલો આપણે કહીએ કે સર્કિટને લાક્ષણિકતા ન આપવા માટે આ ઇનપુટ છે અને આ આઉટપુટ છે અને આ કરવા માટે હું સિગ્નલ જનરેટરમાંથી અમુક લાગુ કરીશ કેટલાક ઇનપુટ સાથે મળીને પછી જે બહાર આવે છે તેને માપવા માટે હું આ લઈશ હવે હું દાખલા તરીકે કોઈપણ ઇનપુટનો ઉપયોગ કરી શકું છું હું કરી શકું છું મોટો કૌંસ ફરીથી વાપરીને સૌ પ્રથમ સ્ટેજના રિસ્પોન્સની ચોક્કસ ગણતરી કરી પરંતુ ખરેખર તે સહેજ સામેલ છે પરંતુ તમે તેની ગણતરી કરી શકો છો તમે કંઈક સારું બનાવી શકો છો કેટલાક પીસ વાઈઝ એક્સ્પોનેંસિયલ વાક્ય પીસ વાઈઝ કોન્સ્ટન્ટ માટે તમને પીસ વાઈઝ એક્સ્પોનેંસિયલ મળશે હવે અહીંની બધી સમસ્યાઓ સૌથી પહેલા ગણતરીમાં થોડી વધારે જટિલ છે તમે આને ચોક્કસાઈથી માપી શકો છો તે જોઈ શકે છે કે આપણે શું અપેક્ષા રાખીએ છીએ અને વધુ મહત્વની વાત એ છે કે અહીં અન્ય સામગ્રીઓ હશે જે વાસ્તવિક ઇનપુટને ખલેલ પહોંચાડે છે જે તમારી પાસે અહીયા વાયર છે અહીં આ માટે ખૂબ જ સરળ મોડ્યુલ હા તે છે કે આ માં થોડો અવરોધ છે તેથી ઇનપુટ પર જે લાગુ પડે છે તે એક વર્ગમૂળ પણ નથી કે જે પોતે અમુક પ્રકારના એક્સ્પોનેંસિયલ છે તેથી તમારે તેને ખૂબ જ ખૂબ ચોક્કસપણે તેના માટે આઉટપુટની ગણતરી કરવી પડશે અને પછી માપેલા આઉટપુટને તે સાથે સરખાવો હવે જો આપણી પાસે સાઈનુંસોઈડ હોય તો શું થાય છે આ પણ એક રેખીય સર્કિટ છે તેથી તમે અહીં જે મેળવો છો તે પણ સાઈનુંસોઈડ છે તેમાં આના જેવું જ એમ્પ્લિટ્યુડ ન હોઈ શકે પરંતુ હું અહીં એક વધુ ઇચ્છું છું હું તેને સચોટ પણે માપીશ કે આ બધા માટે 1 1 વોલ્ટ સેટ થઈ શકે છે તેથી હું ફક્ત આ બદલી શકું છું મને અહીં સાયનુંસોઈડ્સ મળશે હું અહીં પણ સાયનુંસોઈડ્સ મેળવીશ અને મારે તેને ફેઝ માં એમ્પ્લિટ્યુડ માપવા માટે આ કરવાનું છે જે કરવું પણ ખૂબ મુશ્કેલ નથી તેથી ચાલો આપણે કહીએ કે મારી પાસે સ્કોપ કરીએ આ સમયના તફાવત જોઈને આપણે ફેઝને પણ માપી શકીએ છીએ તેથી હવે કારણ કે આ એક્સ્પોનેંસિયલ જટિલ એક્સ્પોનેંસિયલ છે તેથી સાઇનુસોઇડ્સ રેખીય પ્રણાલીઓ છે આ ખૂબ જ સરળ છે હવે મેં આ પરીક્ષણ સર્કિટને જ RC સર્કિટ તરીકે લીધી પરંતુ તે જરૂરી નથી આનો અર્થ એ કોઈપણ હોઇ શકે કે મારો મતલબ કે એમ્પ્લીફાયર સામાન્ય રીતે આ રીતે ચકાસાય છે તે સાઇનુસોઇડ્સ ઇનપુટ્સ સાથે એમ્પ્લીફાયરને માપે છે અને આપણે કહીએ કે તે માત્ર એમ્પ્લીફાયર છે તેની કેટલીક રેન્જ છે 20 કિલો વોલ્ટ સ્લાઇડનું તમારી પાસે સાઇનુંસોઇડ્ છે તે વિવિધ ફ્રિક્વન્સીના રિસ્પોન્સને માપે છે અને જુઓ કેવી રીતે તેથી હું એ કહું કે એમ્પ્લીફાયરની ડેટાશીટ તેઓ તમને એક્સ્પોનેંસિયલ ફ્રિક્વન્સી રિસ્પોન્સ આપશે જે રીઅલ s સાથે એક્સ્પોનેંસિયલ st છે આપણી પાસે એક્સ્પોનેંસિયલ st છે જે સામાન્ય એક્સ્પોનેંસિયલ છે જે તમારી પાસે રીઅલ s હોઈ શકે છે જેનો અર્થ છે કે તમારી પાસે આવા વેવફોર્મ છે s s નેગેટિવ અથવા તેના જેવું જો s s પોઝિટિવ અને s s માત્ર ઇમેજનરી તો સાઇનુંસોઇડ્સની સંમતિ સાથે s s જટિલ અને રીઅલ ભાગ નેગેટિવ છે તમે મેળવો છો કે રીઅલ ભાગ પોજીટીવ છે તે આપણે મેળવીએ છીએ તેથી હવે મને લાગે છે કે તમારો પ્રશ્ન એ છે કે અહી રીઅલ નો ઉપયોગ કેમ ન કરવો જોઈએ તે કરવામાં શું સમસ્યા છે જો તમે તે કરો છો તો તે પ્રોપર્ટીને પણ સંતોષે છે મારો મતલબ કે તે એક રેખીય પ્રણાલીમાં જાય છે અને પછી એક્સ્પોનેંસિયલ સમસ્યા શું છે ત્યાં કોઈ સમસ્યા છે સમસ્યા એ છે કે તે સતત ઇનપુટ નથી કે તે ચોક્કસ છે તે સત્ય છે કે એક્સ્પોનેંસિયલનો રિસ્પોન્સ એક્સ્પોનેંસિયલમાં આવે આમ તમે ઈનપુટ આપો અને થોડા સમય પછી લાગુ કરો તેથી તે થોડો લાંબો અથવા ટૂંકો હોઈ શકે છે પરંતુ તે આખરે dk કરશે પછી ભલે સાઇનુસોઈડ્ એ નિરંતર ઇનપુટ હોય તેથી સાઈનુસોઈડલનો ઉપયોગ કરવો ઘણો સરળ છે અને આપણે સ્ટેડિ સ્ટેટ રિસ્પોન્સ નો ભાગ છે પરંતુ કોઈપણ સ્થિર પ્રણાલી માટે નેચરલ રિસ્પોન્સના ભાગો શૂન્ય થાય છે અને ફોર્સ રિસ્પોન્સ રહેશે હવે એક્સ્પોનેંસિયલ ઇનપુટ માટે જે થાય છે તે નેચરલ રિસ્પોન્સ શૂન્ય થાય છે પરંતુ ફોર્સ રિસ્પોન્સ પણ માત્ર ઇનપુટની પ્રકૃતિને કારણે શૂન્ય થાય છે જ્યારે સાઇનુંસોઇડ્સ માટે નેચરલ રિસ્પોન્સ અલબત્ત શૂન્ય થાય છે પરંતુ ફોર્સ રિસ્પોન્સનો ભાગ એમજ રહે છે તેથી સાઈનુંસોઈડ્સના રિસ્પોન્સમાં ચાલો કહીએ કે તમારો ટાઈમ કોંસ્ટંટ એક માઈક્રો સેકન્ડ છે તેથી તમે સાઈનુંસોઈડ્સ લાગુ કરો તે નેચરલ રિસ્પોન્સ છેલ્લા કેટલાક માઈક્રો સેકન્ડ હોઈ શકે છે તેથી તમે આઉટપુટ 100 માઇક્રો સેકન્ડ્સ પછી જુઓ નેચરલ રિસ્પોન્સ માં ખૂબ જ સરળ રીતે માત્ર ફોર્સ રિસ્પોન્સ રહેશે નહીં તેથી જ સાઇનુંસોઇડલ ઇનપુટ્સ એક્સ્પોનેંસિયલ નથી